આવિષ્કાર શોધવા માટે સૌપ્રથમ ડિસ્ક્લોઝર શોધવું પડે આવિષ્કાર શોધવા માટે સૌપ્રથમ ડિસ્ક્લોઝર શોધવું પડે આવિષ્કાર એટલે બીજું કંઈ નથી પણ એવા ડિસ્ક્લોઝર છે જે એ પ્રમાણે કરવામાં આવ્યા હોય કે તેના પરથી પેટન્ટ મેળવી શકાય આવિષ્કાર એટલે બીજું કંઈ નથી પણ એવા ડિસ્ક્લોઝર છે જે એ પ્રમાણે કરવામાં આવ્યા હોય કે તેના પરથી પેટન્ટ મેળવી શકાય એટલે જો ડિસ્ક્લોઝર માં પેટન્ટ મેળવવાની ક્ષમતા હોય તો આવિષ્કારમાં પણ પેટન્ટ મેળવવાની ક્ષમતા આવે એટલે જો ડિસ્ક્લોઝર માં પેટન્ટ મેળવવાની ક્ષમતા હોય તો આવિષ્કારમાં પણ પેટન્ટ મેળવવાની ક્ષમતા આવે ડિસ્ક્લોઝર ક્યાં શોધવા ડિસ્ક્લોઝર ક્યાં શોધવા એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે ડિસ્ક્લોઝર એટલે લિખિત ડિસ્ક્લોઝર જે આવિષ્કારના ભૌતિક સ્વરૂપ કરતા અલગ છે એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે ડિસ્ક્લોઝર એટલે લિખિત ડિસ્ક્લોઝર જે આવિષ્કારના ભૌતિક સ્વરૂપ કરતા અલગ છે ભૌતિક સ્વરૂપ અને લિખિત ડિસ્ક્લોઝર બે અલગ વસ્તુ છે ભૌતિક સ્વરૂપ અને લિખિત ડિસ્ક્લોઝર બે અલગ વસ્તુ છે દાખલા તરીકે રિમોટ કંટ્રોલ આવું દેખાય આમાં એક પ્રકારનો ઇન્ટરફેસ હોય છે તથા અમુક બટન હોય છે અને એક જાતનો સામાન્ય આકાર હોય છે દાખલા તરીકે રિમોટ કંટ્રોલ આવું દેખાય આમાં એક પ્રકારનો ઇન્ટરફેસ હોય છે તથા અમુક બટન હોય છે અને એક જાતનો સામાન્ય આકાર હોય છે આને ભૌતિક સ્વરૂપ અથવા એ વસ્તુનો દેખાવ ગણી શકાય જો એ ભૌતિક અવસ્થામાં હોય તો આને ભૌતિક સ્વરૂપ અથવા એ વસ્તુનો દેખાવ ગણી શકાય જો એ ભૌતિક અવસ્થામાં હોય તો આથી વિપરીત જ્યારે એ જ આવિષ્કારનું લિખિતમાં વર્ણન થાય છે ત્યારે તે ડિસ્ક્લોઝર ના રૂપમાં હોય છે આથી વિપરીત જ્યારે એ જ આવિષ્કારનું લિખિતમાં વર્ણન થાય છે ત્યારે તે ડિસ્ક્લોઝર ના રૂપમાં હોય છે અહીં તમે આવિષ્કારના પેટન્ટ માં એનું વર્ણન વાંચી શકો છો જે આ પ્રમાણે છે ઈન્ટેલિજન્ટ પ્રોગ્રામેબલ યુનિવર્સલ રીમોટ કંટ્રોલ ડિવાઇસ જે યુઝર દ્વારા કોઈપણ ડિવાઇસ નું નિયંત્રણ કરવા માટે વાપરી શકાય જે ઇન્ફ્રારેડ બ્લૂટૂથ અથવા વાયરલેસ પર્સનલ નેટવર્ક ટેકનોલોજી દ્વારા અપાયેલા કમાન્ડ અર્થાત હુકમ પર પ્રતિક્રિયા આપે છે અહીં તમે આવિષ્કારના પેટન્ટ માં એનું વર્ણન વાંચી શકો છો જે આ પ્રમાણે છે ઈન્ટેલિજન્ટ પ્રોગ્રામેબલ યુનિવર્સલ રીમોટ કંટ્રોલ ડિવાઇસ જે યુઝર દ્વારા કોઈપણ ડિવાઇસ નું નિયંત્રણ કરવા માટે વાપરી શકાય જે ઇન્ફ્રારેડ બ્લૂટૂથ અથવા વાયરલેસ પર્સનલ નેટવર્ક ટેકનોલોજી દ્વારા અપાયેલા કમાન્ડ અર્થાત હુકમ પર પ્રતિક્રિયા આપે છે હવે તમે જે વર્ણન જોયું તે લિખિત વર્ણન રિમોટ કંટ્રોલ ના ભૌતિક સ્વરૂપ કરતા ઘણું જુદું પડે છે હવે તમે જે વર્ણન જોયું તે લિખિત વર્ણન રિમોટ કંટ્રોલ ના ભૌતિક સ્વરૂપ કરતા ઘણું જુદું પડે છે સામાન્ય રીતે ડિસ્ક્લોઝર ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ અર્થાત આવિષ્કારના ડિસ્ક્લોઝર ના પત્રક જેને સંક્ષિપ્તમાં આઇ ડી એફ કહેવામાં આવે છે તેની દ્વારા થાય છે સામાન્ય રીતે ડિસ્ક્લોઝર ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ અર્થાત આવિષ્કારના ડિસ્ક્લોઝર ના પત્રક જેને સંક્ષિપ્તમાં આઇ ડી એફ કહેવામાં આવે છે તેની દ્વારા થાય છે આ ફોર્મમાં વિવિધ કૉલમ હોય છે જે આવિષ્કાર કરનાર વ્યક્તિને વિવિધ માહિતી ભરવાનું કહે છે આ ફોર્મમાં વિવિધ કૉલમ હોય છે જે આવિષ્કાર કરનાર વ્યક્તિને વિવિધ માહિતી ભરવાનું કહે છે તેમાં વિજ્ઞાનના ક્ષેત્ર વિશે કૉલમ હોઈ શકે તેમાં વપરાનારી કલા વિષે થોડી માહિતી અન્ય આવિષ્કારો સાથેની સમાનતાઓ તેના લાભ તથા આવિષ્કારક લક્ષણો વિશે માહિતી માગનારી કૉલમ હોઈ શકે તેમાં વિજ્ઞાનના ક્ષેત્ર વિશે કૉલમ હોઈ શકે તેમાં વપરાનારી કલા વિષે થોડી માહિતી અન્ય આવિષ્કારો સાથેની સમાનતાઓ તેના લાભ તથા આવિષ્કારક લક્ષણો વિશે માહિતી માગનારી કૉલમ હોઈ શકે આ પ્રકારે ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ માં આવિષ્કાર કરનાર વ્યક્તિ દ્વારા ઘણી બધી માહિતી ભરવાની હોય છે આ પ્રકારે ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ માં આવિષ્કાર કરનાર વ્યક્તિ દ્વારા ઘણી બધી માહિતી ભરવાની હોય છે આવિષ્કાર કરનાર વ્યક્તિ પાસેથી હજી વધુ માહિતી મેળવવા નો રસ્તો છે તેનો ઈન્ટરવ્યુ લેવો અર્થાત સાક્ષાત્કાર કરવો આવિષ્કાર કરનાર વ્યક્તિ પાસેથી હજી વધુ માહિતી મેળવવા નો રસ્તો છે તેનો ઈન્ટરવ્યુ લેવો અર્થાત સાક્ષાત્કાર કરવો આ પરંપરાગત રીત છે જેમાં પેટન્ટ એટર્ની આવિષ્કાર કરનાર વ્યક્તિનો સાક્ષાત્કાર કરે છે તેને પ્રશ્ન પૂછે છે તેમનો જવાબ મેળવે છે અને આ પ્રકારે તે વ્યક્તિ પાસેથી સારું ડિસ્ક્લોઝર મેળવે છે આ પરંપરાગત રીત છે જેમાં પેટન્ટ એટર્ની આવિષ્કાર કરનાર વ્યક્તિનો સાક્ષાત્કાર કરે છે તેને પ્રશ્ન પૂછે છે તેમનો જવાબ મેળવે છે અને આ પ્રકારે તે વ્યક્તિ પાસેથી સારું ડિસ્ક્લોઝર મેળવે છે ડિસ્ક્લોઝર કેટલું મહત્વપૂર્ણ હોય છે ડિસ્ક્લોઝર કેટલું મહત્વપૂર્ણ હોય છે ડિસ્ક્લોઝર ની મદદથી પ્રાયોર આર્ટ ની શોધ થઈ શકે છે ડિસ્ક્લોઝર ની મદદથી પ્રાયોર આર્ટ ની શોધ થઈ શકે છે ડિસ્ક્લોઝર કેટલું અસરકારક હોય છે તેનું પરિણામ પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ અર્થાત પેટન્ટ ધરાવવાની ક્ષમતાના પરીક્ષણનો અહેવાલ કેટલો સારો નીકળશે તેની પર થાય છે ડિસ્ક્લોઝર કેટલું અસરકારક હોય છે તેનું પરિણામ પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ અર્થાત પેટન્ટ ધરાવવાની ક્ષમતાના પરીક્ષણનો અહેવાલ કેટલો સારો નીકળશે તેની પર થાય છે આ પ્રકારે ડિસ્ક્લોઝર ને પ્રાયોર આર્ટ ની શોધ માટે તથા પેટન્ટના સ્પષ્ટીકરણ ને ડ્રાફ્ટ કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે કારણકે આવિષ્કાર કરનાર વ્યક્તિ દ્વારા કરેલા ડિસ્ક્લોઝર પરથી જ પેટન્ટ સ્પેસિફિકેશન અર્થાત પેટન્ટનું સ્પષ્ટીકરણ ઊભું થાય છે આ પ્રકારે ડિસ્ક્લોઝર ને પ્રાયોર આર્ટ ની શોધ માટે તથા પેટન્ટના સ્પષ્ટીકરણ ને ડ્રાફ્ટ કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે કારણકે આવિષ્કાર કરનાર વ્યક્તિ દ્વારા કરેલા ડિસ્ક્લોઝર પરથી જ પેટન્ટ સ્પેસિફિકેશન અર્થાત પેટન્ટનું સ્પષ્ટીકરણ ઊભું થાય છે ડિસ્ક્લોઝર ની જરૂરિયાતો ડિસ્ક્લોઝર ની જરૂરિયાતો પેટન્ટ ઍક્ટ માં આ પ્રકારની ભાષા નો ઉપયોગ થવો જોઈએ કે જેથી ડિસ્ક્લોઝર દ્વારા આવિષ્કારનું પૂર્ણ અને સ્પષ્ટ વર્ણન થવું જોઈએ ખાસ કરીને વિસ્તૃત માહિતી સાથે તેમાં આવિષ્કારનો ઉપયોગ કરવાની પદ્ધતિ કે તેના વિવિધ ઉપયોગો વિશે માહિતી હોવી જોઈએ તથા તે તેની કાર્યશીલતા માટે વિવિધ રીત તથા સર્વશ્રેષ્ઠ રીત વિશે માહિતી આપતું હોવું જોઈએ પેટન્ટ ઍક્ટ માં આ પ્રકારની ભાષા નો ઉપયોગ થવો જોઈએ કે જેથી ડિસ્ક્લોઝર દ્વારા આવિષ્કારનું પૂર્ણ અને સ્પષ્ટ વર્ણન થવું જોઈએ ખાસ કરીને વિસ્તૃત માહિતી સાથે તેમાં આવિષ્કારનો ઉપયોગ કરવાની પદ્ધતિ કે તેના વિવિધ ઉપયોગો વિશે માહિતી હોવી જોઈએ તથા તે તેની કાર્યશીલતા માટે વિવિધ રીત તથા સર્વશ્રેષ્ઠ રીત વિશે માહિતી આપતું હોવું જોઈએ હવે સર્વશ્રેષ્ઠ રીત આ એક પ્રકારનો દાવો છે હવે સર્વશ્રેષ્ઠ રીત આ એક પ્રકારનો દાવો છે આવિષ્કારને વાપરવાની કે તેની ઉત્તમ કાર્યશીલતા મેળવવાની સર્વશ્રેષ્ઠ રીત કઈ છે તેનો દાવો કરવાનો હોય છે અને દાવો સ્પષ્ટ તથા સંક્ષિપ્ત હોવો જોઈએ અને જે ડિસ્ક્લોઝર માં માહિતી આપી હોય તેની પર વાજબી રીતે આધારિત હોવો જોઈએ આવિષ્કારને વાપરવાની કે તેની ઉત્તમ કાર્યશીલતા મેળવવાની સર્વશ્રેષ્ઠ રીત કઈ છે તેનો દાવો કરવાનો હોય છે અને દાવો સ્પષ્ટ તથા સંક્ષિપ્ત હોવો જોઈએ અને જે ડિસ્ક્લોઝર માં માહિતી આપી હોય તેની પર વાજબી રીતે આધારિત હોવો જોઈએ પેટન્ટ સ્પેસિફિકેશન નો દાવો અર્થાત ક્લેમ તેનો અંતિમ ભાગ હોય છે જ્યાં પેટન્ટ આવિષ્કાર પર દાવો કરે છે જે દાવો ડિસ્ક્લોઝર પર આધારિત હોય છે પેટન્ટ સ્પેસિફિકેશન નો દાવો અર્થાત ક્લેમ તેનો અંતિમ ભાગ હોય છે જ્યાં પેટન્ટ આવિષ્કાર પર દાવો કરે છે જે દાવો ડિસ્ક્લોઝર પર આધારિત હોય છે તેથી ડિસ્ક્લોઝર મહત્વપૂર્ણ હોય છે કારણ કે ક્લેમ અથવા દાવાનું ડ્રાફ્ટીંગ ડિસ્ક્લોઝર ના આધારે કરવામાં આવે છે તેથી ડિસ્ક્લોઝર મહત્વપૂર્ણ હોય છે કારણ કે ક્લેમ અથવા દાવાનું ડ્રાફ્ટીંગ ડિસ્ક્લોઝર ના આધારે કરવામાં આવે છે આપણે હમણાં જ વાત કરી કે ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ આવિષ્કાર કરનાર વ્યક્તિ પાસેથી ડિસ્ક્લોઝર મેળવવાનો એક રસ્તો છે આપણે હમણાં જ વાત કરી કે ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ આવિષ્કાર કરનાર વ્યક્તિ પાસેથી ડિસ્ક્લોઝર મેળવવાનો એક રસ્તો છે હવે તમે તમારી સામે એક ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ સામાન્ય રીતે કેવું દેખાય તેનો નમૂનો જોઈ શકો છો હવે તમે તમારી સામે એક ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ સામાન્ય રીતે કેવું દેખાય તેનો નમૂનો જોઈ શકો છો આ ફોર્મ આવિષ્કાર કરનાર વ્યક્તિએ ભરવાનું હોય છે આ ફોર્મ આવિષ્કાર કરનાર વ્યક્તિએ ભરવાનું હોય છે આમાં એક ભાગ હોય છે જ્યાં સંપર્ક ની માહિતી આવિષ્કારનું નામ મુખ્ય સર્જકનું નામ અને જો એકથી વધારે સર્જક હોય તો તેમની રાષ્ટ્રીયતા કારણકે રહેવાસ પરથી અરજીના અમુક નિયમ નક્કી થતા હોય છે પછી ડેઝિગ્નેશન અર્થાત હોદ્દાનું નામ અને સરનામું આપવાના હોય છે આમાં એક ભાગ હોય છે જ્યાં સંપર્ક ની માહિતી આવિષ્કારનું નામ મુખ્ય સર્જકનું નામ અને જો એકથી વધારે સર્જક હોય તો તેમની રાષ્ટ્રીયતા કારણકે રહેવાસ પરથી અરજીના અમુક નિયમ નક્કી થતા હોય છે પછી ડેઝિગ્નેશન અર્થાત હોદ્દાનું નામ અને સરનામું આપવાના હોય છે હવે પેટન્ટ વિશે ની માહિતી આવિષ્કારનું શીર્ષક આવિષ્કાર કયા તકનીકી ક્ષેત્ર અંતર્ગત આવે છે તેનું સંક્ષિપ્ત વર્ણન તેના નવીન લક્ષણો તેના આવિષ્કારક લક્ષણો તથા વિભાગ સી માં જાહેર ડિસ્ક્લોઝર અને આંશિક પ્રાયોર આર્ટ એટલે કે શું આવિષ્કાર કોઈ પ્રાયોર આર્ટ વિશે જાણે છે તથા શું કોઈ વૈજ્ઞાનિક પ્રકાશનો અથવા પેટન્ટ ડેટાબેઝ ઉપલબ્ધ છે જેમાં એની પર પ્રદાન થયેલા કોઈ પેટન્ટ છે એ બધું જોવા મળશે હવે પેટન્ટ વિશે ની માહિતી આવિષ્કારનું શીર્ષક આવિષ્કાર કયા તકનીકી ક્ષેત્ર અંતર્ગત આવે છે તેનું સંક્ષિપ્ત વર્ણન તેના નવીન લક્ષણો તેના આવિષ્કારક લક્ષણો તથા વિભાગ સી માં જાહેર ડિસ્ક્લોઝર અને આંશિક પ્રાયોર આર્ટ એટલે કે શું આવિષ્કાર કોઈ પ્રાયોર આર્ટ વિશે જાણે છે તથા શું કોઈ વૈજ્ઞાનિક પ્રકાશનો અથવા પેટન્ટ ડેટાબેઝ ઉપલબ્ધ છે જેમાં એની પર પ્રદાન થયેલા કોઈ પેટન્ટ છે એ બધું જોવા મળશે ડી વિભાગમાં પૂર્ણપણે વધારાની માહિતી માંગેલી છે જે અમુક ડિસ્ક્લોઝર ફોર્મ આવિષ્કાર કરનાર સર્જક પાસે માગી શકે છે ડી વિભાગમાં પૂર્ણપણે વધારાની માહિતી માંગેલી છે જે અમુક ડિસ્ક્લોઝર ફોર્મ આવિષ્કાર કરનાર સર્જક પાસે માગી શકે છે જેવી રીતે કે ઇન્વેન્ટર માર્કેટ વૅલ્યુએશન અર્થાત આવિષ્કાર કરનાર વ્યક્તિનું બજારમાં મૂલ્યાંકન તથા લાઇસન્સિંગ આવિષ્કાર દ્વારા કઈ સમસ્યા નો ઉકેલ મળ્યો વાસ્તવમાં કેટલા સમાધાન ઉપલબ્ધ છે તેમાંના કેટલા સફળ થયા છે આ આવિષ્કારનો ઉદ્દેશ્ય શું છે એ કેટલી હદ સુધી ઉપસ્થિત સમસ્યાઓ ને ઉકેલી શકે છે તથા આવા સમાન આવિષ્કારો માં કયા સમાન લક્ષણો છે વગેરે જેવી રીતે કે ઇન્વેન્ટર માર્કેટ વૅલ્યુએશન અર્થાત આવિષ્કાર કરનાર વ્યક્તિનું બજારમાં મૂલ્યાંકન તથા લાઇસન્સિંગ આવિષ્કાર દ્વારા કઈ સમસ્યા નો ઉકેલ મળ્યો વાસ્તવમાં કેટલા સમાધાન ઉપલબ્ધ છે તેમાંના કેટલા સફળ થયા છે આ આવિષ્કારનો ઉદ્દેશ્ય શું છે એ કેટલી હદ સુધી ઉપસ્થિત સમસ્યાઓ ને ઉકેલી શકે છે તથા આવા સમાન આવિષ્કારો માં કયા સમાન લક્ષણો છે વગેરે ત્યાર પછી એ વિશિષ્ટ લક્ષણો જે તમારા આવિષ્કાર ને અલગ પાડે છે ત્યાર પછી એ વિશિષ્ટ લક્ષણો જે તમારા આવિષ્કાર ને અલગ પાડે છે વિશિષ્ટ લક્ષણો એટલે તેવા આવિષ્કારક લક્ષણો જેમનું પેટન્ટિંગ કરાવવું પડે જેમની પર ક્લેમ એટલે દાવો કરવાનો હોય વિશિષ્ટ લક્ષણો એટલે તેવા આવિષ્કારક લક્ષણો જેમનું પેટન્ટિંગ કરાવવું પડે જેમની પર ક્લેમ એટલે દાવો કરવાનો હોય આ પ્રમાણે સાધારણ લક્ષણો તથા વિશિષ્ટ લક્ષણો ને સમજવું અત્યંત મહત્વનું છે કારણકે તે માહિતીના આધારે તમે ક્લેમ નું ડ્રાફ્ટીંગ કરો છો આ પ્રમાણે સાધારણ લક્ષણો તથા વિશિષ્ટ લક્ષણો ને સમજવું અત્યંત મહત્વનું છે કારણકે તે માહિતીના આધારે તમે ક્લેમ નું ડ્રાફ્ટીંગ કરો છો આમાં આવે આવિષ્કારનું કામચલાઉ ઉદાહરણ જેવી રીતે કે પ્રોટોટાઇપ અથવા તે ન હોય તો કોઈ ચિત્ર સ્વરૂપમાં પ્રસ્તુતિ અથવા રેખાંકન તથા શું આ આવિષ્કારનો બજારમાં ઉપયોગ થયો છે અથવા વિદેશમાં ઉપયોગ થયો છે એ બધાની માહિતી આમાં આવે આવિષ્કારનું કામચલાઉ ઉદાહરણ જેવી રીતે કે પ્રોટોટાઇપ અથવા તે ન હોય તો કોઈ ચિત્ર સ્વરૂપમાં પ્રસ્તુતિ અથવા રેખાંકન તથા શું આ આવિષ્કારનો બજારમાં ઉપયોગ થયો છે અથવા વિદેશમાં ઉપયોગ થયો છે એ બધાની માહિતી તથા શું તેના વિશે કોઈ સંવાદ કરવામાં આવ્યો છે કે શું આવિષ્કાર કરનાર વ્યક્તિએ ભાવિ ખરીદારો અથવા લાઇસન્સ માટે ડિસ્ક્લોઝર કરેલું છે તથા શું તેના વિશે કોઈ સંવાદ કરવામાં આવ્યો છે કે શું આવિષ્કાર કરનાર વ્યક્તિએ ભાવિ ખરીદારો અથવા લાઇસન્સ માટે ડિસ્ક્લોઝર કરેલું છે